હેલો દરેક એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સમાં આપનું સ્વાગત છે અમે મોડ્યુલ 17 ને કવર કરી રહ્યા છીએ અને કમ્પ્યુટર ગ્રાફિક્સની ઓવરવ્યુ વિશે શીખી રહ્યાં છે II છેલ્લા ક્લાસમાં અમે આ સરફેસ ના નમૂનાઓ અને તેમના કન્સટ્રક્શન વિશે ખાસ કરીને CAD સોફ્ટવેર ની બે મૂળ પદ્ધતિઓનો ઉપયોગ કરવા વિશે થોડો પ્રયાસ કરીએ છીએ પ્રથમ એક કર્વ્સના કન્સટ્રક્થી શરૂ થાય છે જ્યાંથી 3 ડી સરફેસ સ્વેપ અને મેષડ થઈ જાય છે અથવા બધું અવ્યવસ્થિત થાય છે જ્યારે બીજા લોકો આ કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે અથવા પેકેજોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સરફેસ ના ધ્રુવો અને કંટ્રોલ પોઇન્ટ્સની હેરાફેરી સાથે સરફેસ ની સીધી રચના અને કમ્પ્યુસ્ટેશનલ એડવાન્ટેજ છે બીજી પદ્ધતિ સૌથી પાવરફુલ છે કારણ કે તમારી પાસે આ આઇસોલેટેડ ડીસક્રિટ પોઇટ હશે અને તમે વિવિધ પ્રકારના કર્વ્સનો ઉપયોગ કરીને સરફેસ બનાવવાનો પ્રયત્ન કરો છો અને છેલ્લા કેટલાક ક્લાસમાં આપણે જે જોવાની કોશિશ કરીએ છીએ તેમાંથી જો જાણે કે તે એક પ્લેનની સરફેસ છે જો તમારા બધા ડેટા પોઇન્ટ્સ એક જ પ્લેનમાં પડેલા છે તો સૌથી સહેલો રસ્તો આ પોઇન્ટ્સ પર લાઇનો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને અન્ય લાઈનલાઈનઓને પેરેલલ દોરવાનું છે કે આ રીતે કોઈ સરફેસ ને ખરેખર બનાવી શકે છે અને જો આપણે તેને પેરામીટર ફોર્મમાં લખી રહ્યાં હોય તો તમારા કમ્પ્યુટર સોફ્ટવેરની પાછળની બાજુની બેગ્રાઉન્ડ ખરેખર તે રીતે કાર્ય કરે છે તે આઇસોલેટેડ ડીસક્રિટ કરી સરફેસ રચવા માટે પ્રયાસ કરવો અને પેરામેટ્રિક ફોર્મ જો તમારી પાસે પોઇન્ટ P 0 P 1 અને P 2 હોય તો કોઈ નવો પોઇન્ટ કદાચ P કોઈ તમારા P 0 પોઇન્ટની દ્રષ્ટિએ બનાવી શકે છે P0 P1 સાથે જુદા પડે છે અને P 2 P સાથે અલગ પડે છે P0 તેથી રેફરન્સ પોઇન્ટ્સ તરીકે P 0 આપણે બીજો પોઇન્ટ લઈશું P 1 P 2 છે તેથી આપણે હંમેશાં પ્લેન સરફેસ બનાવી શકીએ છીએ જે આ ત્રણેયમાંથી પસાર થાય છે પોઇન્ટ ચાર પોઇન્ટ્સ વધારાની ઇન્ફોર્મેશન છે પરંતુ ત્રણ પોઇન્ટ્સ પ્લેનને પસાર કરવા માટે પૂરતા સારા છે અને સરફેસ પરની સામાન્ય આવશ્યકતા નથી કે આ ત્રણેય પોઇન્ટ્સ x પ્લેન અથવા y પ્લેનમાં હશે પરંતુ તે જુદા જુદા પ્લેન પર હોઈ શકે છે તેથી આ xyz જુદા જુદા સ્થળો દ્વારા અમે પ્લેન પસાર કરી શકીએ છીએ અને સરફેસ જ્યારે તમે તેને બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હોવ ત્યારે તમારા P 1 P 0 પોઇન્ટ સાથેના ક્રોસ પ્રોડક્ટની દ્રષ્ટિએ P 2 P 0 પોઇન્ટ સાથે આપવામાં આવશે તેથી કમ્પ્યુટર લેવલ પર તે શું કરે છે જ્યારે તમે કોઈ પોઇન્ટ જેવા સોફ્ટવેરને ક્લિક કરી રહ્યા હો ત્યારે તે પોઇન્ટ્સ બીજો પોઇન્ટ તે આ પોઇન્ટ લે છે અને તમારું સોફ્ટવેર તે પોઇન્ટ્સ વચ્ચે આ ઈન્ટરપોલેશન કરવાનો પ્રયાસ કરે છે જ્યારે સરફેસ મૂકવાનો પ્રયત્ન કરે છે આ સરફેસ પ્લેનની સરફેસ હોઈ શકે છે અથવા તે ક્રવ સરફેસ હોઈ શકે છે તમારા પ્લેનની સરફેસ ની તુલનામાં કરવ સરફેસ નું કન્સટ્રક્શન થોડું વધુ જટિલ અને મુશ્કેલ છે અને જ્યારે આપણે આ કર્વ્સવાળા સરફેસ ના ઇન્ટરપોલીસન વિશે શીખીશું ત્યારે બેઝિયર કર્વ્સ કૂન્સ સરફેસ અને અન્ય વસ્તુઓ જેવી વધારાની ખ્યાલો આવશે જો તે પ્લેન સરફેસ છે તો તે ખૂબ સીધો આગળનો અપ્રોચ છે સરફેસ કન્સટ્રક્ કરવાની બીજી રીત તે પ્લેન સરફેસ લાગે છે તેને રુલ સરફેસ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ચાલો આપણે લઈએ કે મારી પાસે 3D જગ્યામાં થોડી કર્વ્સ છે તે જ રીતે મારી પાસે અન્ય કર્વ્સ છે આ કર્વ્સ પેરેલલ હોઈ શકે છે અથવા નપણ હોઈ શકે તેઓ એકબીજા સાથે ઓફસેટ પણ હોઈ શકે છે તે કિસ્સામાં સૌથી સરળ વસ્તુતે છે કે જે તે કરી શકે છે તે દરેક પોઇન્ટ્સ સાથે જોડાય છે કદાચ આ પોઇન્ટ્સને લાઈન દ્વારા છોડી શકાય છે એ જ રીતે લાઈન દ્વારા જોડાવા માટે બીજો પોઇન્ટ પસંદ કરો તે જ રીતે તેને લાઈન દ્વારા જોડાવવા માટે અને બીજો પોઇન્ટ પસંદ કરો જો આપણે આ પ્રકારના ઓબ્જેક્ટનું કન્સટ્રક્ કરવા જઈએ છીએ જેને આપણે રુલ સરફેસ કહીએ છીએ આ કર્વ્સ આરબીટરી પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે આપણી પાસે એક સીધી લાઈન હોઈ શકે છે અન્ય એક કર્વ્સ છે અને અમે આ સીધી લાઈનને સમાન ભાગોની n સંખ્યામાં ડિવાઇડ કરવાનું નક્કી કર્યું છે એ જ રીતે અન્ય કર્વ્સ પણ આપણે તેને n સમાન ભાગોમાં વહેંચીશું પછી આમાંની દરેક વસ્તુમાં જોડાશે જે રુલ સરફેસ ને જોવાની એક સરળ રીતનું રીપ્રેઝન્ટેશન કરે છે અને જ્યારે તમે આ રુલ સરફેસ ઓ કરી રહ્યા હો ત્યારે આ હંમેશા સીધી લાઈનઓ હોય છે જે આપણી પાસે છે તેથી રુલ સરફેસ સ્પેસ કર્વ્સ અથવા રેલમાં જોડાવાથી પેદા થાય છે તે સીધી લાઇન રુલ અથવા જનરેટર સાથે તમારી પાસેની રેલને ટ્રેનની સમાન છે જો બે કર્વ્સ f દ્વારા સૂચવવામાં આવે છે પેરામેટ્રિક વેરીએશન અને u છે તમે સમયના કાર્ય તરીકે પણ આ ડાઈમેન્શનનો વિચાર કરી શકો છો તે પોઇન્ટ્સનું સ્થાન કર્વ્સ સાથે એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડતા સમય સાથે અથવા તમે કંઈક ડીફાઈન કરી રહ્યાં છો જેમ કે તે કોઈ કર્વ્સની સરફેસ ની જેમ ચોક્કસ સરફેસ સાથે જવું હોય કદાચ તે કોઈ ગોળા પર વળેલું હોય તે હોઈ શકે ઈલિપ્સ વગેરે પર તેથી તે પેરામેટ્રિક વેરીએશન u છે અને પેરામેટ્રિક વેરીએશન પર આપણે કંઈક કર્વ્સની જેમ નિર્ધારિત કરી રહ્યા છીએ તે સાથે જાય છે કે સ્પેશિયલઇસ ડાયરેક્શન અને અન્ય કર્વ્સ g છે પછી તે કમ્પ્યુટરના પાછળના ભાગમાં પેરામેટ્રિક સમીકરણ તે શું કરે છે તે વચ્ચે તમે કોઈ પણ પોઇન્ટ્સ બનાવશે કારણ કે કેટલાક ઇન્ટરપોલીશન કાર્યો જેમ કે 1 ઓછા u ના દ્વારા ગુણાકાર વત્તા u તમે કેટલા અંતર પર છો તેના આધારે છે ખરેખર તમે એફ અને યુ ની યુ વચ્ચેના અંતર જેવા કંઈક જુઓ જો આપણે આ બાજુ નુ 50ટકા દ્રષ્ટિએ અપૂર્ણાંક રજૂ કરી રહ્યા છીએ તો તે બાજુ 50ટકા અથવા આ બા જુ60૦ ટકા તે બાજુ હશે આ પ્રકારનું વેઇટેજ અમે એક લાઈનમાં જોડીનેને ખરેખર આ બંને કર્વ્સને મેપ બનાવવા અને રુલ સરફેસ બનાવવા માટે પ્રયત્ન કરીશું તેથી તે આખરે આખું ઉદ્દેશ તે આ રીતે જાય છે તમે લાઈનઓ પસંદ કરો છો તમે આ કર્વ્સમાંથી પસાર થતી સરફેસ ને સરળતાથી બાંધવાનો પ્રયાસ કરો છો ઉદાહરણ તરીકે અમારી કમ્પ્યુટર સ્ક્રીન પર હમણાં આપણી પાસે તે ચોક્કસ આકારનો કર્વ્સ હોઈ શકે છે અને કદાચ આ એજ પર એક વધુ લાઈન છે ચાલો ધ્યાનમાં લઈએ કે આ એક એજ છે આના જેવું કંઇક હવે હું સરફેસ ને ખરેખર 2 ડાઈમેન્શનસ્તર પર મૂકવા માંગું છું પછી કમ્પ્યુટર એક ઇઝી રીત કેવી રીતે છે તે આ ડેટા પોઇન્ટ્સને પિક્સેલ સ્તરે લાવે છે ઇન્ટરપોલેટ કરવાનો પ્રયાસ કરે છે કે હું આ ડેટા પોઇન્ટમાં ખરેખર કેવી રીતે જોડાઈ શકું છું તો લાઈન લાઈન તે તેને બનાવે છે અને તેને ખાસ પ્રકારના રંગોથી ભરી દે છે જ્યારે તમે ઓટોમોબાઈલ અથવા કદાચ કોઈ પેન અથવા કોઈપણ પ્રકારની સરફેસ બનાવવા જઈ રહ્યા હો ત્યારે તે જ થાય છે અમારા માટે વિઝ્યુઅલ સ્તરે અમને લાગે છે કે કર્વ્સ અથવા સરફેસ ની રીતે પસાર થવાની છે પરંતુ તમે તેને તે મશીનને કેવી રીતે શીખવશો કે કર્વ્સને તે રીતે પસાર થવું પડશે અથવા જ્યારે તમે મશીનિંગ કરો છો ત્યારે તે ટૂલ બીટને તે પ્રકારની સરફેસ સાથે જવું પડશે તેથી ભૌમિતિક સંબંધ હોવો જોઈએ જે આપણે તેને આ મશીનો અથવા તે કમ્પ્યુટરને શીખવવાનું છે અને કોઈપણ સરફેસ ના નમૂનાનો આખું ઓબ્જેક્ટીવ એ સરફેસ બનાવવાની દ્રષ્ટિએ શું મેળવી શકે તે શ્રેષ્ઠ અનુમાન છે તેથી 3 D અવકાશમાં આપણે જે કર્વ્સ રાખીએ છીએ તેના આધારે આપણે આ લાઈનઓ દ્વારા જોડાતી સરફેસ બનાવવાની સ્થિતિમાં છીએ અને જેને આપણે રુલ સરફેસ ઓ કહીએ છીએ તેથી આપણે કેટલા ડેટા પોઇન્ટ્સને કન્સટ્રક્ કરવા માંગીએ તેના આધારે વિશિષ્ટ દિશાઓ બનાવીને અથવા તેને ખસેડીને એક લીનિઅર ઇન્ટપોલેસન હોઈ શકે છે એક સરળ રીત આ લાઈનને બંને બાજુના ભાગોની સમાન સંખ્યામાં ડિવાઇડ કરીને અને એક વિશિષ્ટ એરો દિશા બતાવી શકે છે અને તે સરફેસ ઓ સાથે ઊંચા કરવાનો પ્રયાસ કરો જો આપણે તે કરી રહ્યાં હોય તો અમે તેને લોફ્ટ્ડ સરફેસ તરીકે કહીએ છીએ રુલ સરફેસ ના કિસ્સામાં તે જરૂરી નથી કે તમારી પાસે બંને બાજુ એક સમાન સંખ્યા હશે પરંતુ સામાન્ય રીતે લોફ્ટર સરફેસ ઓ માટે તમે તેને આ કર્વ્સની બંને બાજુએ સમાન સંખ્યામાં વહેંચો છો સીધી લાઈનઓ દ્વારા તેથી લોફર સરફેસ તમારી રુલ સરફેસ નું વિશિષ્ટ સ્વરૂપ છે આ લોફર સરફેસ ઓ જોવાની બીજી રીત ઉદાહરણ તરીકે આપણી પાસે એક ખાસ કર્વ્સ છે તે એક બાજુ પર બંધ કર્વ્સ છે આપણી પાસે અન્ય પ્રકારનો બંધ કર્વ્સ પણ છે હવે ત્યાં એક લાઈન સ્પાઈન કર્વ્સ છે જેને આપણે કહીએ છીએ કે આ તે છે હવે જો હું ખરેખર આ કર્વ્સને તે સ્પાઈનના કર્વ્સની સાથે ખસેડું છું જે સરફેસ બનાવે છે તે જે બનાવે છે તેને આપણે લોફ્ટ્ડ સરફેસ પણ કહીએ છીએ તેથી આ કર્વ્સ તે એક પેરામેટ્રિક કર્વ્સ છે કારણ કે તે આ પોઇન્ટ્સથી તે પોઇન્ટ્સ તરફ આગળ વધી રહી છે તે કર્વ્સનો આકાર ભિન્ન હોઈ શકે છે તે કારણ છે કે આપણે તેને શા માટે શરૂઆતમાં પોઇન્ટ્સ A પર હોઈ શકે છે તેને પેરામેટ્રિક કર્વ્સ તરીકે કહી રહ્યા છીએ પરિપત્ર સ્વરૂપમાં પોઇન્ટ્સ B પર તે ઈલિપ્સ પ્રકારનો આકાર હોઈ શકે છે c પોઇન્ટ્સ પર તે સ્ટાર પ્રકારનું કંઈક હોઈ શકે છે તેથી અમે સ્પાઈનના કર્વ્સ સાથે આવા પ્રકારના પેરામેટ્રિક કર્વ્સને આગળ વધારી રહ્યા છીએ પછી પણ આપણે ચોક્કસ પ્રકારની સરફેસ મેળવવાની સ્થિતિમાં હોઈશું આ પ્રકારની સરફેસ ઓ જેને આપણે લોફ્ટ્ડ સરફેસ ઓ કહીએ છીએ ઉદાહરણ તરીકે જો હું કોઈ ચોક્કસ એજની આસપાસ વર્તુળ ધરાવતો હોઉં છું જો હું આગળ વધી રહ્યો હોઉં તો કદાચ હું મૂવ હશે સરફેસ ને જોવાની બીજી રીતરીવોલ્વડ સરફેસ ઓ છે ઉદાહરણ તરીકે જો મારી પાસે કેટલાક આરબીટરી કર્વ્સ હોય અને કોઈ એજ હોય તો હું તેને 360૦ ડિગ્રીથી ફેરવી શકું છું કદાચ મને કોઈ આકાર મળશે તેથી ફરતી સરફેસ ઉત્પન્ન થાય છે પરિભ્રમણની એજ વિશે જગ્યા તો આ અક્ષ છે તે કર્વ્સ છે જ્યારે આપણે આ સોફ્ટવેર પેકેજ વિશે શીખીશું ત્યારે કેટલીક બાબતોની જેમ કે અક્ષને વ્યાખ્યાયિત કરવા જેવી કે કર્વ્સવાળી સરફેસ ઓનું કન્સટ્રક્ કરવું મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને આપણી પાસે cos ફંક્શન્સ sin ફંક્શન્સની દ્રષ્ટિએ z ની કેટલીક પેરામેટ્રિક વેરિએશન r છે જો હું એક ચોક્કસ z દિશામાં વર્તુળ તરીકે ફરવા જઈશ તો આપણે તે ઓઓબ્જેક્ટ મેળવીશું જેને આપણે રીવોલ્વડ સરફેસ ઓ કહીએ છીએ આ હંમેશા અક્ષીય સરફેસ હોય છે અને તે સાદા વાયર ફોર્મ ફેરવીને પેદા કરી શકાય છે સામાન્ય રીતે આપણે સકારાત્મક પરિભ્રમણને વ્યાખ્યાયિત કરીએ છીએ જે કંઈક કાંઇ ઘડિયાળની દિશામાં દિશામાં આપણે ઓબ્જેક્ટ્સને ફેરવવાનો પ્રયત્ન કરીશું અન્ય સરફેસ ઓને ટેબ્યુલેટેડ સિલિન્ડર સરફેસ કહેવામાં આવે છે તે કિસ્સામાં આપણી પાસે એક ખાસ કર્વ્સ છે જો હું તે દિશા તરફ ખેંચું છું કે તે સરફેસ ની રચના કરે છે તો આ પ્રકારની ટેબ્યુલેટ સરફેસ જેને આપણે કહીએ છીએ તે પ્રકારની વસ્તુઓ અને ખાસ કરીને સોલિડ વર્કસ જેવા સોફ્ટવેર જેને આપણે તેને પછીના ક્લાસોમાં શીખીશું ત્યાં એક એક્સટુડ થવું અથવા એક્સટુડ નામનો કમાન્ડ છે એકવાર તમે કર્વ્સ દોરો તે આદેશ પછી તમે ખરેખર તેને બાજુની દિશામાં સાફ કરી શકો છો ઓબ્જેક્ટ બનાવવા માટે હવે આપણે આવી પ્રકારની સરફેસનો ઉપયોગ ક્યાંથી કરીએ શું આ સરફેસ ને રજૂ કરવાની કોઈ સારી રીત છે ઘણી એપ્લિકેશનોમાં જો આપણે આ 3 D મ મોડલના કન્સટ્રક્શન વિશે અને તેથી અથવા મેડિકલ ઇમેજિંગ જેવા કમ્પ્યુટર વિઝન જેવા જોઈએ છીએ સેક્સ કદાચ તમારી પાસે કોઈ મેડિકલ ઇમેજિંગ વસ્તુ છે અને તમે વિવિધ દ્રષ્ટિકોણથી 3 D ચિત્રો બનાવવાનું પસંદ કરો છો 3 D જેવું કંઇક બાંધવા માટે માનવી દ્વારા જટિલ તબીબી ઈમેજને કલ્પના કરવી શક્ય નથી તેથી આપણે તેને કમ્પ્યુટરને શીખવવું પડશે અથવા કદાચ ઓછામાં ઓછા એવા સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ જે આ વિવિધ દ્રષ્ટિકોણોને વાંચી શકે જે નકશા બનાવવાનો પ્રયાસ કરે છે જે સરફેસ ને બાંધે છે અને પાછળના અંતમાં જે થાય છે તે તમે ચોક્કસ ગાણિતિક કાર્યો લાદી રહ્યા છો જે આ ડેટા પોઇન્ટ્સમાંથી પસાર થાય છે કારણ કે અમે લાલ વાદળી લીલો અથવા કદાચ સફેદ અને કાળો ગ્રે ગ્રેસ્કેલ પ્રકારની ઈમેજ અને તેથી વધુ જેવા પિક્સેલ્સની દ્રષ્ટિએ અલગ ડેટા પોઇન્ટ્સ છે તેથી અમારે ત્યાં રંગ ઓપોઝીશન છે અમે કેટલાક વિધેયો પસાર કર વહન સરફેસ લાદવાનો પ્રયત્ન કરીશું ઉદાહરણ તરીકે એમઆરઆઈ સ્કેન કે કેવી રીતે 3Dસોફ્ટવેર તે 3 D ઈમેજઓ બનાવે છે તેથી મેડિકલ ઇમેજિંગ માટે ઇમેજ જનરેશનની સરફેસ ડેટા ફક્ત ડેટા પોઇન્ટના સમૂહના સ્વરૂપમાં જ ઉપલબ્ધ છે અને જે બાબતે અમને બધા સમયની રુચિ છે તે 3 D ઇમેજ બનાવી રહી છે અને ખાસ કરીને આ મોટાભાગના સોફ્ટવેર મૂળભૂત સિદ્ધાંતો પર કામ કરે છે જેમ કે હર્માઇટ બાયક્યુબિક સરફેસ કન્સટ્રક્શન પ્રોસેસરો અથવા બેઝિયર્સ સરફેસ અથવા બી સ્પ્લિન સરફેસ ઓ જેવા કંઈક છે કૂન્સ સરફેસ ઓ જે લોકપ્રિય છે અથવા ગોર્ડન સરફેસ ઓ સરફેસ ઓ સાથે સંકળાયેલા અચાનક તીવ્ર બદલાવ કંઈક ગોળાકાર જેવી છે રાઉટીંગ સરફેસ જેવીસરફેસ ઓનું નામ આ સામગ્રીને ઓફસેટ સરફેસ નામવાળી કાપવા જેવું કંઈક તેથી હવે આપણે શીખીશું કે આપણને સરફેસ ની આ કન્સટ્રક્શન પ્રક્રિયા વિશે થોડુંક વિચાર હશે સૌ પ્રથમ આપણે કર્વ્સ નામની કંઇક વ્યાખ્યાયિત કરવાની છે કર્વ્સ હંમેશાં એક ડાઈમેન્શનરજૂઆત છે તમારી પાસે x ની કામગીરી તરીકે તમે x ધરાવતા હો y એ યુના ફંક્શન તરીકે પેરામેટ્રિક વેરીએશન હોઈ શકે છે z એ તમારા કાર્ય હોઈ શકે જો તે સર્પાકાર જેવું કંઇક હોય તો તમારી પાસે r થીટા phi પ્રકારની કોઓર્ડિનેટ્સ છે જે એક જ ડાઈમેન્શનદ્વારા કનેક્ટ થઈ શકે છે તે જ રીતે તમારી પાસે કોઈપણ પોઇન્ટ્સ x y z છે જ્યાં તમારી પાસે ઇન્ફોર્મેશન છે કદાચ કોઈ તે દ્વારા કર્વ્સ પસાર કરી શકે છે અને તે પેરામેટ્રિક વેરીએશન જે અમે તમારો ઉલ્લેખ કરી રહ્યા છીએ ઉદાહરણ તરીકે જો તે વર્તુળ છે કારણ કે તમે તમારા વર્તુળને વ્યાખ્યાયિત કરો છો આ તમે કોઈ ચોક્કસ દાખલાના કિસ્સામાં થિયેટર કોણીય સંકલન કરી શકો છો અને કારણ કે તે વર્તુળ 2 D વસ્તુ છે તેથી ત્યાં કોઈ z વેરીએશન રહેશે નહીં અને હવે હું આ ડેટા પોઇન્ટ્સમાં જોડાવા માટે કર્વ્સની જેમ કંઈક બાંધવા માંગું છું આનો અર્થ એ કે મને એક પોઇન્ટ્સથી બીજા પોઇન્ટ્સ જેવા કંઈકની જરૂર છે જો હું ખસેડી રહ્યો છું કે તે સ્પર્શક જેવો દેખાય છે સૌ પ્રથમ આ પ્રથમ ડેટા પોઇન્ટ છે જ્યાં સુધી મને ટેન્જેન્ટ ઇન્ફોર્મેશન ખબર ન હોય ત્યાં સુધી હું જાણતો નથી જ્યાં બરાબર ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા પોઇન્ટ્સ હાજર છે તેથી જ્યારે પણ મને ટેન્જેન્ટ વિશેની ઇન્ફોર્મેશનની જરૂર હોય છે તે સમયે મને તેની સૂચિ વિશેની ઇન્ફોર્મેશનની જરૂર હોય છે જેથી હું કર્વ્સ જેવી કંઈક રજૂ કરવા માટે આગળની દિશામાં જઈ શકું જે વર્તુળની જેમ સરળ રીતે યોગ્ય થઈ શકે તેથી અમને તે P ઇન્ફોર્મેશનની જરૂર પડે છે અને અમને ટેન્જેન્ટ ઇન્ફોર્મેશનની પણ જરૂર હોય છે જો અમારી પાસે હોય તો આપણે સરળ કર્વ્સ દોરવાની સ્થિતિમાં હોઈશું તે પહેલાં શીટ્સ દોરવા જેવું છે આપણે સરળ ફ્રીહેન્ડ કર્વ્સ દોરવાનો પ્રયત્ન કરવો જોઈએ તેનું કારણ એ છે કે અમારું દ્રષ્ટિકોણ કહે છે કે આ પોઇન્ટ્સથી તમે તે દિશામાં જાઓ છો પરંતુ કમ્પ્યુટર પર તમારે ટેંજેંટ બાંધવાનું શીખવવું પડશે એકીકરણ દ્વારા આગળના પોઇન્ટ્સ પર જાઓ કદાચ તે ઈયુલર ઇન્ટીગ્રેશન હોઈ શકે તે વસ્તુઓમાં જોડાઓ અને કર્વ્સ કન્સટ્રક્ કરો જો તે સરફેસ છે તો અમે u અને v ના બે ડાઈમેન્શન રાખીશું કદાચ બે દિશામાં આપણી પાસે આ પેરામેટ્રિક વેરીએશન હશે uv અને તે સરફેસ પરનો કોઈપણ ડેટા પોઇન્ટ બે ડાઈમેન્શન uv દ્વારા રજૂ y એ uvના કાર્ય તરીકે પણ છે z પણ uv અને ફંકશન તરીકે અમને તે પોઇન્ટ્સ પર ટેન્જેન્ટ વર્ણવતા આંશિક ડેરિવેટિવ્ઝની જરૂર છે જેમ કે આપણે કેવી રીતે કર્વ્સ પોઇન્ટ્સ અને ટેન્જેન્ટ વિશે વાત કરી જેથી હું એક વર્તુળ બનાવી શકું જો હું સરફેસ ને પ્રથમ પોઇન્ટ્સ બીજા પોઇન્ટ્સ ત્રીજું પોઇન્ટ્સ ચોથા પોઇન્ટ્સ બાંધવા માંગું છું તો આ તે પોઇન્ટ્સ છે જે આપણી પાસે છે એક રીત છે તમે હંમેશા લાઈનઓ દ્વારા કનેક્ટ કરી શકો છો પરંતુ તમે વધુ સારી રીતે વર્ણન ઇચ્છતા હોવ તે રીતે તમારે કર્વ્સ પર વધારાની ઇન્ફોર્મેશનની જરૂર હોય છે તે રીતે નીચેની દિશા તરફ જવું પડે છે કર્વ્સને ઉપરની દિશા તરફ જવું પડે છે કર્વ્સને ઉપરની દિશા અને નીચે તરફ જવું પડે છે પછી તમે તે રીતે તે રીતે જોડાવાની સ્થિતિમાં હશો તેથી આ પ્રકારનું સિદ્ધાંત તમારે તેને કમ્પ્યુટર પર શીખવવું પડશે તેનો અર્થ એ કે તમારે તે સરફેસ ના પારસીઅલ ડેરિવેટિવ્ઝની જરૂર પડશે જે અમે uuv ના pનું વર્ણન કરી રહ્યા છીએ તમે આ uvનો વિચાર કરી શકો છો નવી કોઓર્ડિનેટ સિસ્ટમ તરીકે કે જેના પર તમે સરફેસ P દોરવા જઇ રહ્યા છો જ્યાં ડેલ P દ્વારા ડેલ u અને ડેલ P દ્વારા તમારે જાણવાની જરૂર છે અથવા તમારે તે પોઇન્ટ્સ પર ઈવેલ્યુએશન કરવું પડશે તેથી તમારી પાસે 4 ડેટા પોઇન્ટ્સ હોઈ શકે છે પરંતુ આ ટેજેન્ટ્સ તમે આ 4 પોઇન્ટ્સ વચ્ચે વધારાના 30 વધુ ગુણોનો નકશો અથવા કન્સટ્રક્શન કરવા જઇ રહ્યા છો તેનું રીપ્રેઝન્ટેશન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે તે આ સરફેસ ના કન્સટ્રક્નો સંપૂર્ણ હેતુ છે કેટલીક આવશ્યક ઇન્ફોર્મેશનમાંથી કોઈએ શું જાણવું જોઈએ તે તેનજન્ટ અને સામાન્ય વિશે છે અને આ યુ અને વી ઇન્ફોર્મેશન જે હશે તેની મર્યાદા કેટલી છે ઉદાહરણ તરીકે તમારી જગ્યા 500 મીટર જેવી વસ્તુમાં લંબાવા માટે 1 મીટરની હોઈ શકે છે પરંતુ જ્યારે તમે જ્યારે કમ્પ્યુટરને તે મોડ્યુલો વિકસિત કરી રહ્યા હોવ અથવા જ્યારે બેગ્રાઉન્ડ પ્રોગ્રામનો અભ્યાસ કરતા હો ત્યારે તમે હંમેશા આ 500 ને 0 1 પ્રકારની કોર્ડીનેટર સિસ્ટમ જેવી કંઈક બનાવશો તમે કોઈપણ ડેટા પોઇન્ટ બનાવો છો તે 1 થી 500 થી 0 થી 1 પ્રકારની સિસ્ટમના મેપિંગ જેવું જ છે જ્યારે તમે એવું કરો છો કે તમે સમાન સબમોડ્યુલ અથવા કાર્યને સંકોચાતા હોવ ત્યારે તમે હંમેશાં યાદ કરો છો તે મારી x મર્યાદા વાય મર્યાદા છે તેથી તે વચ્ચે કર્વ્સ ફીટ કરો અથવા સરફેસ ને 0 1 ની વચ્ચે ફિટ કરો અને ફરીથી તેને 1 થી 500 સુધી ફરીથી બદલો તે આ રીતે કાર્ય કરે છે જો તે કર્વ્સ યોગ્ય છે તો આપણે રેખીય સંબંધોની દ્રષ્ટિએ બીજગણિત સંબંધોનો ઉપયોગ કરીશું અથવા કદાચ આપણે બહુપદી કાર્યોનો ઉપયોગ કરીશું ઉદાહરણ તરીકે યુ યુ ઓફ યુ ઝેડ યુ જે પોઇન્ટ્સ આપણી પાસે પેરામેટ્રિક વેરીએશન છે જો હું યુમાં બહુપદીને ઠીક કરું છું તો કર્વ્સ એ પેરામેટ્રિક સ્વરૂપમાં કર્વ્સ છે સીકે ગુણાકાર તરીકે લખી શકાય યુકે તે વધુ છે જેમ કે સમજૂતી k બરાબર 0 થી n થાય છે c 1 u 1 વત્તા c 2 u 2 વત્તા c 3 u 3 વત્તા અને તેથી કેટલા ડેટા પોઇન્ટ્સ તમારી પાસે છે તમારી સ્પર્શકોને આધારે તમે કોઈ સંબંધ કેળવવાનો પ્રયાસ કરો જે વજન 1 સી 2 સી 3 અને તેથી વધુ માટે ઉપયોગમાં લેવાય છે પછી ભલે તે યુ 1 નો 0 5 ગણો હોવો જોઈએ પછી ભલે તે 0 1 વખત અથવા અન્ય વસ્તુઓનો હોય શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે જ્યારે આપણે ફ્યુરિયર શ્રેણીનો ઉપયોગ કરીને સિનુસાઇડલ કોસાઇન પ્રકારની વસ્તુની દ્રષ્ટિએ કોઈ કાર્યને વિઘટિત કરીએ છીએ ત્યારે આપણે હંમેશા 0 1 2 3 અને તેથી વધુ લખીએ છીએ b 0 b 1 b 2 b 3 અને તેથી વધુ વસ્તુઓ મળે છે અને આપણે અમુક પ્રકારની શરત લાદવાનો પ્રયત્ન કરીએ છીએ કે તે પરિબળ 0 1 2 અને તેથી વધુ 0 બી 1 બી 2 હોવો જોઈએ જે આપણી પાસે ઇન્ફોર્મેશન છે તે સામાન્ય રીતેsin cosin જેવી આ ફ્યુરિયર શ્રેણી છે અમે સમયાંતરે પ્રકારના કાર્યો માટે તેનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આ ડેટા પોઇન્ટ સામયિક કાર્યોને અનુસરી શકે નહીં તે સ્થિતિમાં આ કર્વ્સને અંદાજિત કરવાની શ્રેષ્ઠ રીત એ બહુપદી એકપાન્શન છે અને અમે અમુક પ્રકારના મીનીમાઇઝ મેક્સીમાઈઝ કરે છે જેથી આપણે પ્રોગ્રામો દ્વારા કમ્પ્યુટર દ્વારા બધું જ કરે છે તે કાળજીપૂર્વક ગોઠવી શકાય છે અને અંતે આ ડેટા પોઇન્ટની સાથે તે સરળ કર્વ્સ બનાવે છે એ જ રીતે જો આપણે સરફેસ નું કન્સટ્રક્ કરવા જઈએ તો આ પોલીનોમીઅલ એક્સપાન્શન આપણે ફક્ત x જેવા ડાઈમેન્શનમાં જ નહીં કરીશું પરંતુ આપણે તેને x y દિશામાં આપણા uv પેરામેટ્રિક વેરીએશનમાં પણ કરીશું તેથી જો આપણે તે કાળજીપૂર્વક જોતા હોઈએ તો uv ના કાર્ય તરીકે પોલીનોમીઅલ સરફેસ P આ જગ્યામાં તમારા x y z પોઇન્ટની દ્રષ્ટિએ રજૂ થાય છે ગમે તેટલા વિશિષ્ટ પોઇન્ટ્સ જે હોય છે તેનાથી આપણે ડબલ સમેશનની દ્રષ્ટિએ એકસપાનડ કરી શકીએ છીએ I પરનો સમ્મેશન k પર સમન્વયન તે વધુ જેવું છે જો તમે કોઈ પ્રોગ્રામ લખી રહ્યાં છો હું બરાબર 1 થી 1 માટે અથવા હું 0 થી m બાદબાકી 1 ડેટા પોઇન્ટ બરાબર છે j માટે 0 થી n બાદબાકી 1 ડેટા પોઇન્ટ બરાબર છે i k ના કેટલાક ફંક્શન c નું ઈવેલ્યુએશન કરો તમારા i ની પેરામેટ્રિક યુ દ્વારા ગુણાકાર i ની કે v દ્વારા ગુણાકાર કરીએ જે રીતે આપણે તેને એકસપાનડ કરીશું અને c i ઇન્ફોર્મેશનને ઠીક કરવાનો પ્રયાસ કરીએ છીએ અને i k પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે મને કેટલા ડેટા પોઇન્ટ જોઈએ છે હું સરફેસ કન્સટ્રક્ કરવાની સ્થિતિમાં રહીશ તેથી આ સરફેસ ના કન્સટ્રક્શનકન્સટ્રક્શન માટેની કેટલીક મહત્વપૂર્ણ વિભાવનાઓ સેગમેન્ટ્સ અને પેચો માટેના પોઇન્ટ્સમાં જોડાઈ છે અથવા તો તમે એક પોઇન્ટ્સપોઇન્ટ્સથી બીજા પોઇન્ટ્સ પર જોડાઓ અથવા પેચો દ્વારા અમે કરીશું મીનીમમ ડેટા નિર્દેશ કરે છે કે અમારી પાસે જે છે તે અમે તેનો ઉપયોગ કંટ્રોલ પેરામીટર્સ જેવા કરીશું કે તેને ઉપર અને નીચે પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે અને આપણને ટેજેન્ટ વિશેની કંઈક જરૂર હોય તેમની સરળતા મુજબ તે ઇન્ફોર્મેશન ના આધારે આપણે બ્લેન્ડ ફંકશનને ડીસક્રાઇબ કરવા માટે કાર્યોનું પહેલા ઇન્ટરપોલીશન કરીશું આપણે હંમેશાં કર્વ્સ બનાવીશું અને ત્યારબાદ આપણે સરફેસ પર જઈશું તેથી કોઈપણ સોફ્ટવેર જેનો આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તેમાં હંમેશાં આવા પ્રકારનો સ્ટેપ બાય સ્ટેપ ઇન્ટરપોલેશનનો સમાવેશ થાય છે તેથી હવે પછીના ક્લાસમાં આપણે આ વિવિધ પ્રકારની સરફેસ જેવી કે હર્માઇટ બેઝિયર અને અન્ય સરફેસ વિશે વિગતવાર શીખીશું ખુબ ખુબ આભાર